આપણે સ્ટીરિયો ભૂમિતિ ના મૂળભૂત મેટ્રિક્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે જોયું છે કે કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સ તેની ભૂમિતિ ને લાક્ષણિકતા આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે અને છેલ્લા લેક્ચર માં આપણે ચર્ચા કરી હતી કે કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સનો અંદાજ અનુરૂપ જોડી પોઇન્ટના અવલોકનો અને કેટલાક મૂળભૂત મેટ્રિક્સના પ્રતિનિધિત્વ ના કેટલાક પેરામેટ્રિક સ્વરૂપ જે આપણ ને એસ્ટીમેશન પ્રૉબ્લેમ નિર્માણ કરવામાં મદદ કરે છે હવે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે આપણે કેવી રીતે કેમેરા મેટ્રિક્સ ને મૂળભૂત મેટ્રિક્સ F માંથી મેળવી શકીએ છીએ તેથી નોંધ લો કે પાછલી સમસ્યાઓમાં આપણે કેમેરા મેટ્રિસીઝના એસ્ટીમેશન ને ધ્યાનમાં લીધેલ નથી જો આપણે કેમેરા મેટ્રિક્સને જાણીએ તો પછી મૂળભૂત મેટ્રિક્સની ગણતરી ખૂબ સીધી અને સરળ છે આપણે અહીં જોઈશું કે તેનું રિવર્સ સમાન નથી તેથી ચાલો આપણે આ પાસાઓને ધ્યાન માં લઈએ કે જો તે મૂળભૂત મેટ્રિક્સ છે તો તે ફક્ત P અને P' સંભવિત ગુણધર્મો પર આધારિત છે તેથી P અને P' જોડીને તમને એક યુનિક F મળે છે અને રસપ્રદ વાત એ છે કે તે વર્લ્ડ ફ્રેમની પસંદગીથી સ્વતંત્ર છે એટલે કે વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ આનો અર્થ એ કે જો મારી પાસે સ્ટીરિયો સેટઅપ છે અને હું તેના રિલેટિવ દિશા ને સમાન રાખીને આ સેટને ખસેડી શકું છું રિલેટિવ અભિગમ એ જ એક્સેસ કરે છે હું આ સ્ટીરિયો સેટઅપ ને વર્લ્ડ ફ્રેમના કોઈપણ તબક્કે ખસેડી શકું છું જે અહીં મારા વર્લ્ડ કોઓર્ડિનેટ કન્વેન્શન હોઈ શકે છે તો પણ મારા પાસે સ્થિર વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ હોવી જોઈએ અને તે પછી હું સ્ટીરિયો સિસ્ટમને કોઈપણ બિંદુએ ખસેડી શકું છું તેમ છતાં આપણને તે જ મૂળભૂત મેટ્રિક્સ મળશે જે પ્રોજેક્શન મેટ્રિક્સ માટે સાચું નથી જો મારું વર્લ્ડ કોઓર્ડિનેટ્સ પણ આગળ વધે તો તેના આધારે ઇમેજ કોઓર્ડિનેટ સંબંધિત પોઇન્ટ અને વર્લ્ડ કોઓર્ડિનેટ પોઇન્ટ્સ બદલાશે કારણ કે વર્લ્ડ કોઓર્ડિનેટ રૂપાંતરિત થઈ ગયું છે પછી તમારું પ્રોજેક્શન મેટ્રિક્સ પણ રૂપાંતરિત થશે પરંતુ આ મૂળભૂત મેટ્રિક્સ માટે સાચું નથી તે સંપૂર્ણપણે ઇમેજના કોઓર્ડિનેટ પર આધારિત છે તેથી જો તમારી પાસે પોઇન્ટ્સ ના અનુરૂપ જોડી માટે ઇમેજ કોઓર્ડિનેટ્સની સમાન જોડીઓ હોય તો આપણે સમાન મૂળભૂત મેટ્રિક્સ મેળવીશું જેમ તમે જાણો છો કે જો તમે ઇમેજિંગ સિસ્ટમના કોઈપણ તબક્કે કેમેરા ખસેડો છો તો કોઓર્ડિનેટ્સ વિવિધ હશે પરંતુ હજી પણ મૂળભૂત મેટ્રિક્સ સમાન રહેશે તેથી આ એક રસપ્રદ પ્રોપર્ટી છે તેથી P P પ્રાઈમ મૂળભૂત મેટ્રિક્સ F આપે છે જે યુનીક છે તેથી પ્રશ્ન એ છે કે શું આપણે પ્રોજેક્શન મેટ્રિસીસ P અને P' મૂળભૂત મેટ્રિક્સ F માંથી મેળવી શકીએ છીએ હવે આ એક એવી પ્રોપર્ટી છે કે જેને આપણે સરળતાથી ચકાસી શકીએ અને જેના દ્વારા આપણે જોઈ શકીએ કે આમાં આપણી પાસે કોઈ યુનિક સમાધાન નથી તેનો અર્થ એ કે પ્રોજેક્શન મેટ્રિસીસ P અને P' ની એક જોડી યુનિક F આપે છે પરંતુ ત્યાં પ્રોજેક્શન મેટ્રિક્સની અન્ય જોડી હોઈ શકે છે જે મને સમાન મૂળભૂત મેટ્રિક્સ F આપી શકે છે તેથી તમે પરિસ્થિતિને ધ્યાનમાં લો કે 4x4 હોમોગ્રાફીના સ્વરૂપમાં હોમોગ્રાફી મેટ્રિક્સ છે જેનો અર્થ લિનિયર પરિવર્તન છે તેથી જો હું P ને 4x4 નોનસિંગ્યુલર મેટ્રિક્સથી ગુણાકાર કરી શકું જે ઈન્વર્ટીબલ મેટ્રિક્સ છે તેથી PH થી હું ફરીથી P મેળવી શકું છું કોઈ સમસ્યા નથી હું તેના ઇનવર્સથી ફક્ત ગુણાકાર કરી શકું છું પરંતુ વાત એ છે કે જો હું PH ને ગુણાકાર કરું છું આ જોડી સાથે H અને H સાથે P' પછી મને તે જ F મળશે તે એક સિદ્ધાંત છે તેથી તે સાબિતી છે તેથી જો હું કોઈ વિશિષ્ટ સીન પોઈન્ટ X ને ધ્યાનમાં લઉ છું અને આ સ્ટીરિયો સિસ્ટમને ધ્યાનમાં લઈશ તો પછી પોઇન્ટની અનુરૂપ જોડી PX અને P'X હશે હવે આ હોમોગ્રાફી 4x4 મેટ્રિક્સ દ્વારા સીન પોઇન્ટના રૂપાંતરને ધ્યાનમાં લો તેનો અર્થ એ કે 4x4 નોન્સિંગ્યુલર મેટ્રિક્સ દ્વારા લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય છે તેથી તમે જાણો છો કે X એ 4x1 કોલમ વેક્ટર છે તેથી જો હું 4x4 થી ગુણાકાર કરું તો તે હજી પણ 4x1 કોલમ વેક્ટર રહે છે તેથી હવે તમે ધ્યાનમાં લો હું H ની જગ્યાએ H 1 બનાવીશ ચાલો તો હું H 1 કરું H 1 એ 4x4 મેટ્રિક્સ પણ હશે કારણ કે મેં ઉલ્લેખ કર્યો છે કે H નું એક ઈન્વર્ટીબલ મેટ્રિક્સ છે તેથી જો હું બીજો પ્રોજેક્શન મેટ્રિક્સ PH ધ્યાનમાં લઈશ અને H 1X સાથે ગુણાકાર કરીશું તો આપણે PX સમાન પોઇન્ટ્સ પ્રાપ્ત કરીશું એ જ રીતે P'H ને H 1X સાથે ગુણાકાર કરીને આપણે P'X મળશે જે સમાન પોઈન્ટના અનુરૂપ જોડી છે તેથી સમાન પોઇન્ટના સમાન જોડી પાસે આ ઉકેલો છે તે મને PH P'H અને H 1X તરીકે લાગતા વળગતા સીન પોઇન્ટ્સના રૂપમાં પ્રોજેક્શન મેટ્રિસીસનો કોઈ સેટનો સંતોષકારક મૂળભૂત મેટ્રિક્સ આપી શકશે તેથી આ પુરાવો છે અને તે જ છે કે હું તેને ફરીથી એક સારાંશ પ્રદર્શિત કરવા માટે સારાંશ આપી શકું છું તેથી આ આપણે ડિરાઇવ કર્યું છે આ દૃશ્ય છે તેથી સારાંશ એ છે કે F P' પર વિશિષ્ટ રીતે મૅપ થતું નથી તેથી ફરી એકવાર આપણે આ ચર્ચા ચાલુ રાખીએ છીએ તો ચાલો આપણે આ વિશિષ્ટ દૃશ્ય પર વિચાર કરીએ આપણે અગાઉ ચર્ચા કરી હતી કે પ્રોજેક્શન મેટ્રિક્સ એ કેનોનિકલ ફોર્મમાં છે જે સંદર્ભ કેમેરા માટે છે જે આ દ્વારા આપવામાં આવે છે પછી આપણે જાણીએ છીએ કે પ્રોજેક્શન મેટ્રિસીસની આ જોડી જોતાં સ્ટીરિયો સિસ્ટમના તેના મૂળભૂત મેટ્રિક્સની આ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે નોંધો લો કે આ M એક સાચો એપિપોલ છે આનો અર્થ એ કે આ કોલમ વેક્ટર આનું યોગ્ય એપિપોલ છે તેથી આ M તમને ઇનફિનિટી માં હોમોગ્રાફી પણ પ્રદાન કરે છે તેથી અમે નોંધીએ છીએ કે e' ઇનફિનિટી પર ક્રોસ હોમોગ્રાફી જે મને મૂળભૂત મેટ્રિક્સ આપે છે જે એક રિલેશન છે જેની ચર્ચા આપણે અહીં કરી રહ્યા છીએ તેથી આપણે ચર્ચા કરીએ છીએ કે આપણે F મેળવી શકીએ જો તમને બે કેમેરા સિસ્ટમ્સથી સમાન F મળે છે તો પછી આ બે કેમેરા સિસ્ટમોના પ્રોજેક્શન મેટ્રિસિસ વચ્ચેના સંબંધો હોવા જોઈએ તે થિયરી સાથે સહયોગ કરે છે જેની પહેલાની સ્લાઇડમાં આપણે ચર્ચા કરી હતી અને આપણે સમજાવી શકીએ કે આ અવરોધને કારણે આપણે સમજાવી શકીએ કે F ની ફ્રીડમ ની ડિગ્રી કેવી રીતે પ્રોજેક્શન મેટ્રિસની ફ્રીડમ ની ડિગ્રી સાથે સંબંધિત છે કહો કે આપણે જાણીએ છીએ કે પ્રોજેક્શન મેટ્રિક્સના સ્વતંત્ર પરિમાણોની સંખ્યા 11 છે ફક્ત તે સ્કેલ જે તે સ્કેલ સમકક્ષ હોવું જોઈએ જે સરખું છે તેથી ત્યાં 12 તત્વો છે અને તેથી અજાણ્યા નંબર્સની સંખ્યા 11 છે અથવા સ્વતંત્ર પરિમાણોની સંખ્યા 11 છે તેથી ત્યાં સ્ટીરિયો સિસ્ટમમાં હોવાથી તેમાં બે પ્રોજેક્શન મેટ્રિક્સ શામેલ છે તેથી મહત્તમ ફ્રીડમ ડિગ્રી 22 હોઈ શકે છે પરંતુ કારણ કે તેઓ આ હોમોગ્રાફી 4x4 હોમોગ્રાફી દ્વારા સંબંધિત છે ફરી એકવાર હોમોગ્રાફ 4x4 હોમોગ્રાફી મેટ્રિક્સ પણ એક પ્રોજેકટિવ એલિમેંટ છે તેનો અર્થ એ કે ત્યાં તે સ્કેલ સુધી વર્ણવેલ છે તેથી એક એલિમેંટ એક સ્કેલ એલિમેંટ હોઈ શકે છે તેથી H ની ફ્રીડમ ની ડિગ્રી 15 છે તેથી તે મૂળભૂત મેટ્રિક્સ પર લાદવામાં આવતી અવરોધ છે કે જે સંદર્ભ પ્રોજેકશન મેટ્રિક્સને આધારે મૂળભૂત મેટ્રિક્સ પ્રોજેક્શન મેટ્રિક્સને સંબંધિત હોવું જોઈએ તેથી 22 15 તમને F ની ફ્રીડમ ની ડિગ્રી આપશે તેથી આ મૂળભૂત મેટ્રિક્સની ફ્રીડમ ની ડિગ્રી 7 કેવી રીતે છે તે સમર્થન આપે છે ત્યાં બીજી એક રસપ્રદ તથ્ય છે જે આપણે ચર્ચા કરવા માગીએ છીએ કે મૂળભૂત મેટ્રિક્સ પ્રોજેક્શન મેટ્રિક્સ P અને P' અનુરૂપ છે જો અને જો ફક્ત P'TFP સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે તેનો અર્થ એ કે તે કમ્પેબીલીટી તપાસે છે તેથી જો હું તમને મૂળભૂત મેટ્રિક્સ આપું છું અને જો હું તમને P અને P' આપીશ તો તરત જ હું આ રિલેસન સુસંગત છે કે નહીં તેની તપાસ કરી શકું છું તેને તપાસવા માટે મારે P અને P' થી F ની ગણતરી કરવાની જરૂર નથી મારે ત્યાં અલબત્ત સ્કેલની સમકક્ષતા તપાસવી છે પરંતુ આ કિસ્સામાં મારે P'TFP સ્ક્યૂ સપ્રમાણતા છે કે કેમ તે તપાસવું પડશે તેથી સ્ક્યૂ સપ્રમાણતા શું છે ફક્ત તમને યાદ કરવા માટે સ્ક્યૂ સપ્રમાણતા એક મેટ્રિક્સ છે જ્યાં આ મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ નેગેટિવ હોવું જોઈએ આ એક અને ડાઇગોનલ એલિમેંટ 0 હશે તેથી આ એક ઉદાહરણ છે તેથી ફક્ત આ હકીકતને સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સની એક રસપ્રદ પ્રોપર્ટી સાબિત કરવા માટે કે જે તમે કોઈપણ સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સને ધ્યાનમાં લો તો આ હકીકત સાચી છે અર્થ એ થાય છે કે તમારે યોગ્ય મેટ્રિક્સ પરિમાણ પસંદ કરવું પડશે તેથી સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ એક સ્કવેર મેટ્રિક્સ હોવો જોઈએ અને જ્યારે તે બધા X માટે સાચું છે તેથી જો તે સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે તો તે બધા X માટે સાચું હોવું જોઈએ કારણ કે આ નીગેશન પ્રોપર્ટીસ છે અને આનું ટ્રાન્સપોઝ પણ નીગેશન હશે તેથી હવે આપણે જોઈશું કે જો હું આ ઓપરેશન કરું તમે જુઓ છો કે આ ફક્ત પોઇન્ટ્સની અનુરૂપ જોડી માટે જ સાચું છે પરંતુ ૩ પરિમાણીય તબક્કામાં અથવા હોમોજીનિયસ કોઓર્ડિનેટ ૪ પરિમાણીય હોમોજીનિયસ કોઓર્ડિનેટ જગ્યામાંના કોઈપણ દ્રશ્ય બિંદુ માટે આ સાચું છે અને તે આ રીતે છે જો આ જથ્થો આ સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે તો બીજો સંબંધ આપણે અહીં જાણીશું કે F એ P અને P' ને અનુરૂપ છે જ્યાં P' આ ફોર્મમાં આપવામાં આવે છે તેનો અર્થ એ કે તેમાંથી એક સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે S એ સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે અને F એ મૂળભૂત મેટ્રિક્સ છે તેથી આ જોડી મને કોઈ ખાસ પ્રોજેક્સન મેટ્રિસીસ આપી રહી નથી તે આપણે ઓછામાં ઓછા મેટ્રિસિસની જોડી બનાવવામાં મદદ કરી રહ્યું છે જ્યાં તે મને સંબંધિત F આપશે તેથી હું પુરાવાઓની વિગતો આપીશ નહીં પરંતુ આ પરિણામો રસપ્રદ છે તેથી આપણે અહીં લખીશું કે સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સની સારી પસંદગીમાંની એક આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે તે e પ્રાઇમ ક્રોસ છે આપણે જાણીએ છીએ એ સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે અને જો તમને યાદ હોય કે જો હું e' ધ્યાનમાં લેતો હોઉં જો હું e' પ્રતિનિધિત્વ કરું તો તો પછી આ રીતે સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ દ્વારા આપવામાં આવે છે

તેથી તમે જોશો કે આ એક સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે તેથી F ઓછામાં ઓછું સોલ્યુશન આપણે એક જોડી પ્રોજેક્શન મેટ્રિસિસનું એક સેટ મેળવી શકીએ છીએ તેમાંથી એક કેનોનીકલ I|0 ના પ્રમાણમાં છે અને બીજો એક હશે તેથી આ ઓછામાં ઓછું એક સોલ્યુશન છે જે તમે અહીંથી મેળવી શકો છો તેથી આ તે છે જે મેં હમણાં જ કહ્યું છે કે મૂળભૂત મેટ્રિક્સ આપ્યા પછી ઓછામાં ઓછું તમે આ ફોર્મમાં પ્રોજેક્શન મેટ્રિક્સની જોડી મેળવી શકો છો પરંતુ આપણે ઉલ્લેખ કર્યો છે કે ત્યાં પ્રોજેક્શન મેટ્રિસીસ જોડીઓ એક પ્રોજેક્શન ફેમિલી ના હોવી જોઈએ જે તમને સમાન મૂળભૂત મેટ્રિક્સ આપશે અને આ ફેમિલી અહીં પણ બતાવવામાં આવી છે ફરી એકવાર આપણે પરિણામોની ચર્ચા કરીશું પરંતુ વ્યુત્પન્ન નહીં તેથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ સમકક્ષ જોડીની પ્રોજેક્શન મેટ્રિસીસ છે જે તમને સમાન મૂળભૂત મેટ્રિક્સ આપશે અથવા આ મૂળભૂત મેટ્રિક્સનું આની ફેમિલી છે તેથી અહીં વ્યાખ્યા શું છે જુઓ v એ ૩ વેક્ટર છે અને k સ્કેલર કોન્સટન્ટ છે તેથી ke' એ જ એપિપોલ્સ છે જેની તમે અપેક્ષા કરો છો અને e'vT એક 3x3 મેટ્રિક્સ છે જે ફરી તમે ગુણાકાર કરી શકો છો આવશ્યક મેટ્રિક્સ માટે આપણે કેમેરા મેટ્રિક્સ પણ મેળવી શકીએ છીએ કારણ કે તમે જોઈ શકો છો કે આ ફોર્મમાં આવશ્યક મેટ્રિક્સ આપવામાં આવ્યું છે તેથી ફરી એક વાર આ એ સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ છે અને R એક રોટેશન મેટ્રિક્સ છે જે ઓર્થોનોર્મલ મેટ્રિક્સ છે તેથી આ એક પ્રકારનું વિઘટન છે તેથી આવશ્યક મેટ્રિક્સ આપવામાં આવે છે જો મને સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ અને રોટેશન મેટ્રિક્સનો વિઘટન થાય છે જે એક ઓર્થોગોનલ મેટ્રિક્સ છે તો પછી હું આપેલ પ્રોજેક્શન મેટ્રિસીસના ઓછામાં ઓછા એક જોડી મેળવવા માટે સમર્થ હોવું જોઈએ P I | 0 અને P' R | t અને અન્ય હકીકત આપણે પહેલાથી જ ઉલ્લેખિત કરી છે કે તેના સમાન મૂલ્યોમાંના બે સમાન છે અને ત્રીજી એક 0 છે તેથી E ના મેટ્રિક્સ વિઘટનથી મને મેટ્રિક્સની અનુરૂપ જોડીઓ આપવી જોઈએ હવે એક તકનીક છે જે આ વિઘટનને સુનિશ્ચિત કરે છે તેથી આપણે આ ફોર્મમાં આવશ્યક મેટ્રિક્સનું સીંગ્યુલર મૂલ્ય વિઘટન કરવાનું છે જે તમે અહીં જોઈ શકો છો તે જોઈ શકાય છે અને સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ અને રોટેશનલ મેટ્રિક્સના રૂપમાં આવશ્યક મેટ્રિક્સના બે સંભવિત વિઘટન છે જ્યાં તમે જોઈ શકો છો કે તે આ E SR છે અને S ને UZUT તરફથી આપવામાં આવ્યું છે તેથી U સીંગ્યુલર મૂલ્યના વિઘટનની વ્યાખ્યામાંથી આવે છે અને R એ UWVT અથવા UWTVT છે અને તમે z અને W સ્વરૂપ શોધી શકો છો તેથી આ એક ખાસ સોલ્યુશન છે તમારે એક જ મૂલ્યનું વિઘટન કરવાની જરૂર છે અને તે પછી z અને W તેઓ સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને તમે અનુરૂપ મેટ્રિસ મેળવી શકો છો તેથી કોઈપણ સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ S પરના કેટલાક વધુ વિગતવાર આ ફોર્મમાં વિઘટિત થઈ શકે છે તમે બતાવી શકો છો અને જો આપણે સ્કેલ k સાથે ગુણાકાર કરી શકીએ તો પણ મેં કહ્યું છે કે હંમેશાં કોઈપણ મૂળભૂત મેટ્રિક્સ અથવા આવશ્યક મેટ્રિક્સ માટે તમે સ્કેલ સાથે ગુણાકાર કરી શકો છો અને તમે બતાવી શકો છો કે W ઓર્થોગોનલ છે ઓર્થોગોનલ સ્વરૂપમાં અને Zdiag1 1 0W ફ્રોમ છે તેથી Z અને W વચ્ચેનો સંબંધ છે અમે આ ગુણધર્મોને શા માટે સમજાવી રહ્યાં છીએ તેની પ્રેરણા જોઈશું તેથી તે ગુણધર્મોનું એક્સપ્લોઈટ કરીને આ બીજા કેમેરાના પ્રોજેક્શન મેટ્રિક્સની સંભવિત ગોઠવણી છે તેથી પ્રથમ કેમેરા પ્રોજેક્શન મેટ્રિક્સ પહેલાથી જ I | 0 તરીકે કેનોનિકલ સ્વરૂપમાં લેવામાં આવ્યા છે તેથી આ સંભવિત રૂપરેખાંકનો છે કારણ કે તમે જોઈ શકો છો કે ત્યાં આવા ચાર વિકલ્પો છે તમે અહીં ની વ્યાખ્યા નોંધશો જે આ મેટ્રિક્સ U ની છેલ્લી કોલમ છે જે આ સિંગલ મૂલ્યના વિઘટન દ્વારા આપવામાં આવી છે જેનો અર્થ થાય છે કે U ની સિંગલ વેલ્યુ 0 ને અનુરૂપ છે અને પરંતુ આ ચારમાંથી ફક્ત એક કેમેરા બંનેમાંથી એક પોઇન્ટ જોવા માટે માન્ય છે અમે પહેલેથી જ ચર્ચા કરી છે કે કેમેરા મેટ્રિક્સ આપેલ છે કે તમે કેમેરા સામે કયો બિંદુ છે તે તમે કેવી રીતે નક્કી કરી શકો તેથી આમાંના એક પ્રોજેકશન મેટ્રિસીસની સમાન આગળની દિશાઓ I | 0 સાથે સમાન દિશાઓ હશે અને તમારે તે મેટ્રિક્સ ધ્યાનમાં લેવું જોઈએ જે સંતોષકારક છે તેથી આવશ્યક મેટ્રિક્સમાંથી પ્રોજેક્શન મેટ્રિસીસના ઉકેલોનું આ એક સ્વરૂપ છે તો ચાલો અહીં તે ગુણધર્મોનો ઉપયોગ કરીને ઉદાહરણ પર વિચાર કરીએ હવે આ સમસ્યા કહે છે કે તમને મૂળભૂત મેટ્રિક્સ આપવામાં આવ્યો છે અને આ સ્ટીરિયો વિઝન સિસ્ટમના પ્રોજેક્શન મેટ્રિસીસ P અને P' પણ આપવામાં આવ્યા છે હવે તમારે તે કમ્પેટીબલ છે કે નહીં તે તપાસવું પડશે આપણે આ વિશેષ પ્રોપર્ટીની ચર્ચા કરીએ છીએ કે આપણે જે પ્રોપર્ટી PT અથવા P'TFP તે સ્ક્યૂ સપ્રમાણ હોવી જોઈએ તેથી તેને એક્સપ્લોઈટ કરવી પડશે તેથી આપણે આ ચોક્કસ એલિમેંટ વિશિષ્ટ એન્ટિટીની ગણતરી કરવાની જરૂર છે અને જો હું મેટ્રિક્સ ગુણાકાર કરું તો મને આ મેટ્રિક્સ મળશે અને તમે અવલોકન કરી શકો છો કે આ સ્ક્યૂ સપ્રમાણ મેટ્રિક્સ નથી તેથી જે સહેલાઈથી આપણે કહી શકે છે કે આ મૂળભૂત મેટ્રિક્સ આ કેમેરા સાથે કમ્પેટીબલ નથી હવે આપણે બીજી કોમ્પ્યુટેશનલ સમસ્યાનો વિચાર કરીશું જે અનુરૂપ બિંદુઓની જોડી અનુરૂપ બિંદુઓના જોડીનો સમૂહ તમે સીન પોઇન્ટની ગણતરી કેવી રીતે કરી શકો છો આપણે કેટલીકવાર ઓબ્જેક્ટ માટે સિમ્બોલના સ્ટ્રક્ચર તરીકે સંપૂર્ણ રીતે કહીએ છીએ કારણ કે જો તમે ઓબ્જેક્ટ પોઇન્ટ્સના ૩ પરિમાણીય કોઓર્ડિનેટ જાણો છો તો આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આપણે સ્ટ્રક્ચર પાછું મેળવ્યું છે તેથી આવશ્યકરૂપે આપણે સીન પોઇન્ટ ith સીન પોઇન્ટની ગણતરી કરવા માંગીએ છે હું પણ xi સીન પોઇન્ટ કહી શકું છું જેના અનુરૂપ પોઇન્ટ્સ xi'દ્વારા આપવામાં આવ્યા છે તેથી એક વ્યૂહરચના હોઇ શકે છે કે હું સરળતાથી મૂળભૂત મેટ્રિક્સ F ની ગણતરી કરી શકું છું પછી મારે P અને P' શોધવાની જરૂર છે તેથી જે યુનિક હોઈ શકે નહીં પરંતુ ઓછામાં ઓછું તે સંભવિત સ્ટ્રક્ચર આપે છે અને તે પછી હું પાછળથી કોઈ રચના પ્રાપ્ત કરવા માટે P અને P' નું યોગ્ય સંયોજન મેળવવા માટે પોસ્ટ પ્રક્રિયા કરી શકું છું પરંતુ હમણાં ચાલો આપણે ફક્ત તે ધ્યાનમાં લઈએ કે અમને જે પણ P અને P' મળે છે તેના માટે આપણે અનુરૂપ સીન પોઇન્ટ્સની ગણતરી કરવાની જરૂર છે પછી આપણે ત્રિકોણ લાગુ કરી શકીએ તેથી હું સમજાવું છું કે આ પદ્ધતિ કઈ રીતે છે જેના દ્વારા તમે દ્રશ્ય પોઇન્ટ મેળવી શકો છો તેથી ત્રિકોણ પદ્ધતિ તે કહે છે કે જો મારી પાસે સીન પોઇન્ટ xi છે કહો કે તમારી પાસે આ કેમેરાને અનુરૂપ એક ઇમેજ પ્લેન છે જેનું કેન્દ્ર અહીં C છે અને કહો કે આ તમારો ઇમેજ પોઇન્ટ xi છે તેથી હું હંમેશાં તેના પ્રોજેક્શન મેટ્રિક્સ P આધારે રચના કરી શકું છું હું પાછળનો પ્રોજેક્શન રેટ બનાવી શકું છું તેથી હું પ્રોજેક્શન રે ના સમીકરણનું નિર્માણ કરી શકું છું આપણે અગાઉ ચર્ચા કરી છે એ જ રીતે અન્ય કેમેરા માટે હું તેના કેમેરા કેન્દ્રને જાણું છું કેમેરાનું કેન્દ્ર અને તેના દ્રશ્ય બિંદુથી હું અન્ય પ્રોજેક્શન રે બનાવી શકું છું જેનો અર્થ છે કે મને સીધી રેખાઓના સમીકરણો મળશે જે તમને ૩ પરિમાણીય જગ્યાની જરૂર છે તેથી હવે આદર્શ રીતે તેઓએ મારા દ્રશ્ય બિંદુને ઇન્ટરસેક્ટ કરેલા હોવા જોઈએ પરંતુ નિરીક્ષણને લીધે ભૂલો હશે ગણતરીને લીધે ભૂલો હશે તેથી તેઓ બરાબર ઇન્ટરસેક્ટ નહીં થાય તેથી મારે જે ધ્યાનમાં લેવું જોઈએ મારે નજીકના પોઈન્ટને ધ્યાનમાં લેવું જોઈએ જે એક આંતરછેદ પોઈન્ટ હોવું જોઈએ તેથી આ લાઇનથી બીજી લાઇન સુધી લંબરૂપ પ્રોજેક્શન ધ્યાનમાં લો તેથી તે એક લિનિયર સેગમેન્ટ છે અને તે લાઇન સેગમેન્ટની મધ્યમાં લઈએ છે અને આપણે ધારીએ છે કે તે મારો સીન પોઇન્ટ છે જે એક સોલ્યુશન છે તેથી આ તે છે જે આપણે Cxi અને C'xi ફ્રન્ટના આંતરછેદની ગણતરી કરીશું અને તે માટે આપણે બંને સેગમેન્ટની લંબરૂપ ગણતરી કરવાની અને મિડપોઇન્ટ મેળવવાની જરૂર છે તેથી આપણે એ નોંધવું જોઇએ કે આ ગણતરી પ્રોજેક્ટિવ ઈનવેરિયન્ટ નથી કારણ કે આપણે ઉલ્લેખ કર્યો છે કે કેમેરા મેટ્રિસીસ PH P'H હોઈ શકે અલબત્ત જો તે PH P'H હોય તો તમને H 1x મળી હોત પરંતુ વાત એ છે કે તમે જે રીતે કરી રહ્યાં છો તે રીતે તમે પણ PH P'H લો છો તો તમને H 1x મળશે નહીં તેથી તે ત્યાં કમ્પેટિબલ નથી તે તેની નજીક હશે પરંતુ તે સૈદ્ધાંતિક નથી તે સુનિશ્ચિત કરશે નહીં કે તમને H 1x મળશે બીજી પદ્ધતિ હોઈ શકે છે કે આપણે તે દ્રશ્ય પોઇન્ટના પ્રોજેક્શન ને ધ્યાનમાં લઈને ચોક્કસ ઉદ્દેશ્ય કાર્યને ઘટાડીને સીન પોઇન્ટનો અંદાજ લગાવી શકીએ છીએ તેથી આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે તમે જે કરી શકો છો તે પ્રારંભિક અંદાજથી શરૂ થાય છે અને પછી અવલોકન કરો કે તમારી ઇમેજનું બિંદુ શું છે હવે તે ઇમેજ પોઇન્ટ્સ તમારા નિરીક્ષણ કરેલ ઇમેજ પોઇન્ટની નજીક હોવા જોઈએ તે પછી આ ગણતરીમાંથી તમે પ્રાપ્ત કરેલો આ ઇમેજ બિંદુ છે અને આ અવલોકન કરેલ છે તેથી જો તમારો અંદાજ પૂરતો સારો છે તો આ ભૂલ ખૂબ ઓછી હોવી જોઈએ અને તેઓએ પણ આ અવરોધ સંતોષવા જોઈએ તેથી ફરી એક વાર આ એક બંધારણ આધારિત ઓપ્ટિમાઇજેશન સમસ્યા છે તે નોન લિનિયર ઓપ્ટિમાઇજેશન છે ત્યાં વિવિધ નોન લિનિયર ઓપ્ટિમાઇજેશન તકનીકીઓ છે જેના દ્વારા તમે હલ કરી શકો છો અને તમે તમારા અનુમાનને નિર્ધારિત કરી શકો છો અને આ પદ્ધતિ ખાસ કરીને પ્રોજેક્શન ઇનવેરિયન્ટ છે તેનો અર્થ એ કે જો તમે PH P'H લો છો તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉકેલો H 1x અને H 1x' પણ સંતોષશે અને આપણે જે લિનિયર ત્રિકોણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી છે તે મને લાગે છે કે આ FL છે તેથી આ પદ્ધતિમાં આપણે બીજગણિત મેનિપ્યુલેશન્સનો ઉપયોગ કરીશું ત્રિકોણના પહેલાના કિસ્સામાં આપણે ફક્ત બે લાઇનોના આંતરછેદની ગણતરી કરવાની ભૌમિતિક પદ્ધતિ ધ્યાનમાં લીધી હતી પરંતુ અહીં આપણે આ સમસ્યાને લિનિયર ઇક્વેશન ના સમૂહના ઉકેલ તરીકે ઘડીશું તેથી આપણે લિનિયર ઇક્વેશન સમૂહ બનાવીશું જેમ કે આપણે અગાઉના કેસોમાં પણ કર્યું હતું તમે સમાનતા શોધી શકશો આપણે આ ફોર્મ્યુલેશનની સમાનતા મળશે આપણી પાસે xi અને xi' ની બે જોડી છે તેથી આપણે વિચારી શકીએ છીએ કે તે એક સમીકરણ રચે છે કારણ કે PX એ જ PX છે તે જ બિંદુ આપે છે પરંતુ ફરી એક વાર તે એક પ્રોજેક્ટિવ એલિમેંટ હોવાથી તેનું X નું સ્કેલ વર્ઝન હોઈ શકે છે પરંતુ દિશા વેક્ટરની જેમ હશે તેથી હું X સાથેનો ક્રોસ પ્રોડક્ટ લઈશ જે 0 ની બરાબર હોવો જોઈએ તેથી આ મને લિનિયર ઇક્વેશન આપશે જેના માટે આ અવરોધને સંતોષે છે એ જ રીતે x'xP'X 0 જે મને અન્ય સેટ અપ ઇક્વેશનસ આપશે તેથી જો હું આ વિશિષ્ટ સ્વરૂપને વિસ્તૃત કરું છું તો હું તેને આ રીતે લખી શકું છું તમે જુઓ કે આ 3 વેક્ટર છે અને તે જ રીતે x એ પણ એક બિંદુ છે જ્યાં આપણે આ ફોર્મમાં આમ રજૂ કરી શકીએ છીએ તેથી મારે આ વેક્ટર્સનું ક્રોસ પ્રોડક્ટ લેવું પડશે તેથી હું આ સમીકરણ x y 1 બનાવીશ પછી r1Tx r2Tx અને r3Tx આ એક ક્રોસ પ્રોડક્ટ છે અને ત્યાં તમે કરી શકો છો જો હું ફરીથી આ ક્રોસ પ્રોડક્ટને વિસ્તૃત કરું તેથી તમે તે જોશો તેથી આપણે શોધીશું કે ત્રીજા ઇક્વેશનસ આ બંનેના લિનિયર સંયોજન તરીકે લઈ શકાય છે તમે x સાથે ગુણાકાર કરો અને y સાથે ગુણાકાર કરો અને પછી જો તમે તેમને ઉમેરશો તો તમને ત્રીજું ઇક્વેશન મળશે તેથી તેનો અર્થ છે કે ત્યાં ફક્ત બે સ્વતંત્ર ઇક્વેશન છે તેથી તે તમને ફક્ત 2 ઇક્વેશનસ આપશે એ જ રીતે આ અવરોધ તમને બીજા બે ઇક્વેશનસ આપશે તેથી અનુરૂપ બિંદુની જોડી આપેલ તમારી પાસે 4 ઇક્વેશનસ છે અને x માટે તમારી પાસે કેટલા અનનોન્સ છે તમારી પાસે ફક્ત 3 અનનોન્સ છે કારણ કે તમે જાણો છો કે આ વર્લ્ડ કોઓર્ડિનેટ બિંદુઓ x y z છે અને ત્યાં સ્કેલ ડાઇમેન્શન છે તેથી ત્યાં 4 ઇક્વેશનસ અને 3 અનનોન્સ છે તેથી ફરી એકવાર તમે ઓછામાં લીસ્ટ સ્કવેર એરર એસ્ટીમેટ તકનીક લાગુ કરી શકો છો જે આપણે કર્યું છે તેથી ફક્ત આ વિશિષ્ટ ગણતરીના સારાંશ માટે આપણે ધ્યાનમાં લઈ શકીએ કે ત્યાં 4 ઇક્વેશનસ છે 3 અનનોન્સ હશે જેમ આપણે ઉલ્લેખ કર્યો છે અને આ લિનિયર ઇક્વેશનસ સમૂહમાં વ્યક્ત કરી શકાય છે તેથી ફરી એક સરખું તે હોમોજીનીયસ ઇક્વેશનસ નો સમૂહ છે તેથી આપણે નૉર્મ AX ને નૉર્મ X ને 1 કરતા બરાબર ઘટાડવું જોઈએ જે આપણે ઇમ્પોસ કરવું તે અવરોધ છે અને તમે આ સીધા લિનિયર ટ્રાન્સફૉર્મ લાગુ કરી શકો છો કે જેની આપણે અગાઉ પણ આગાહી કરેલ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ અથવા હોમોગ્રાફી મેટ્રિક્સના અંદાજ માટે ચર્ચા કરી હતી અને આ કોઈ અંદાજીત ઇનવેરિયન્ટ નથી આપણે આને સામાન્ય બનાવી શકીએ છીએ જે આ તકનીકની ક્ષમતા છે કારણ કે જો તમારી પાસે 3 પોઇન્ટ કોરેસપોન્ડેન્સ છે તેનો અર્થ એ કે તમારી પાસે ત્રણ કેમેરા સિસ્ટમ છે જે P1 P2 P3 કહે છે તેથી દરેક મને સમાન પ્રકારનાં સમીકરણો આપશે તેથી દરેકનો અર્થ એ છે કે દરેક મને 2 સમીકરણો આપશે તેથી ત્યાં 6 અનનોન છે માફ કરશો 6 સમીકરણો પરંતુ ત્યાં 3 અનનોન છે તેથી તમે સમાન તકનીકનો ઉપયોગ કરીને ઉકેલી શકો છો તેથી મને લાગે છે કે આ સાથે મને અહીં રોકાવા દો આપણે આગળ ના આપણા લેક્ચરમાં સ્ટ્રક્ચર રિકવરી ની ચર્ચા ચાલુ રાખીશું ખુબ ખુબ આભાર કીવર્ડ્સ કેમેરા મેટ્રિક્સ પ્રોજેક્શન મેટ્રિક્સ મૂળભૂત મેટ્રિક્સ ત્રિકોણ